નમસ્તે છેલ્લા વ્યાખ્યાનમાં આપણે સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન ફિલોસોફીની ચર્ચા કરી છે અને આપણે જોયું છે કે બ્લેક બોલ્ટની ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ બેરિંગ સ્ટ્રેન્થ ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને પ્લેટની ટેન્સાઇલ સ્ટ્રેન્થ અને શીયર અને ટેન્શન ના સંયોજનની ગણતરી કેવી રીતે કરવી તો છેલ્લા વ્યાખ્યાનમાં ચર્ચા કરવામાં આવેલ વિવિધ બળને કારણે મજબૂતાઈની ગણતરી કેવી રીતે કરવી અને છેલ્લા વ્યાખ્યાનમાં આપણે એક નાનકડું ઉદાહરણ જોયું જે સામાન્ય બ્લેક બોલ્ટની ડિઝાઇન શીયર સ્ટ્રેન્થની ગણતરી કેવી રીતે કરવી હવે આજે હું આ બેરિંગ પ્રકારના બોલ્ટના સામાન્ય બ્લેક બોલ્ટ ના બે ઉદાહરણોમાંથી પસાર થઈશ અને આપણે જોઈશું કે શીયરને કારણે બેરિંગને કારણે તણાવને કારણે વિવિધ પ્રકારની તાકાતની ગણતરી કેવી રીતે કરવી તે આપણે આ ઉદાહરણમાંથી પસાર થઈશું અને જોઈશું અન્ય એક ઉદાહરણ જેનો અર્થ છે કે જો કોઈ પ્લેટ વિવિધ સંખ્યાના બોલ્ટ સાથે જોડાયેલ હોય તો તે બોલ્ટની કાર્યક્ષમતાની ગણતરી કેવી રીતે કરવી તેનો અર્થ એ છે કે બોલ્ટની મજબૂતાઈ અને નક્કર પ્લેટની મજબૂતાઈ કે જે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું અને આપણે જોઈશું કે કેવી રીતે કાર્યક્ષમતાની ગણતરી કરવામાં આવે છે અને પ્રથમ ઉદાહરણમાં આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ ની સંયુક્ત તાકાતની બોલ્ટ તાકાતની ગણતરી કેવી રીતે કરવી તો આ તે છે જેને આપણે આજનાવ્યાખ્યાનકવર કરીશું તો બે ઉદાહરણ જેમ કે મેં કહ્યું હતું કે આપણે પસાર થઈશું એક આ ઉદાહરણ છે કે 200 મીમીની પહોળાઈ અને 10 મીમી અને 18 મીમીની જાડાઈની બે પ્લેટો વચ્ચે સામાન્ય કાળા બોલ્ટનો ઉપયોગ કરીને નીચેના સાંધાને ડિઝાઇન કરો એટલે કે 10 મીમી અને 18 મીમીની બે પ્લેટ 150 કિલોન્યુટનના પરિબળયુક્ત ભારને ટ્રાન્સમિટ કરવા માટે તેથી જો આ લેપ જોઇન્ટ હેઠળ હોય તો આપણે ડિઝાઇન કરીશું એટલે કે લેપ જોઇન્ટ ના કારણે લેપ જોઇન્ટ એટલે કે આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે પ્લેટ અને બીજી પ્લેટ હોય તો આ કેસ એ લેપ જોઇન્ટ છે અને પછી સિંગલ કવર બટ જોઇન્ટ એટલે કે આપણે તે જ ધરી પર પ્લેટ્સ પ્રદાન કરીશું અને આપણે કવર પ્લેટ પ્રદાન કરીશું અલબત્ત આ જાડાઈ વધુ છે એક પ્લેટની જાડાઈ વધુ છે અને બીજી પ્લેટની જાડાઈ ઓછી છે તેથી ત્યાં એક ગેપ હશે બરાબર અને ત્રીજો આ બીજો કેસ છે અને ત્રીજો કેસ આપણે ડબલ કવર બટ જોઈન્ટનો ઉપયોગ કરીશું ડબલ કવર બટ જોઈન્ટ એટલે કે ધારો કે આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે તો આપણે અહીં કવર પ્લેટ આપીશું અને આપણે અહીં કવર પ્લેટ આપીશું અલબત્ત આપણે આ પેકિંગ પ્લેટો સાથે ભરવાનું છે બરાબર તેથી આપણે જોઈશું કે કેવી રીતે ગણતરી કરવી તો પહેલા આપણે પ્રથમ કેસ પર આવીશું જે લેપ જોઈન્ટ છે તેથી આ કિસ્સામાં આપણે ધારી શકીએ કે શીયર પ્લેન થ્રેડોમાં શામેલ છે તેથી nn 1 અને ns 0 છે અને 16 મીમી બોલ્ટ વ્યાસ માટે 16 મીમી બોલ્ટ વ્યાસ Anb થ્રેડ પર બોલ્ટનો નેટ શીયર વિસ્તાર આપણે ગણતરી કરી શકીએ છીએ તે 0 78 pi 4 d નો વ્યાખ્યાન એટલે કે આ 16 છે તેથી આ 157 ચોરસ મિલીમીટર બનશે ઠીક છે તેથી આના પરથી આપણે બોલ્ટની ડિઝાઇન શીયર સ્ટ્રેન્થની ગણતરી કરી શકીએ છીએ જે Vdsb છે જે fub વ્યાખ્યાનમૂળ 3 γ mb nn Anb ns Asb થશે હું મોટી ગ્રીપ લંબાઈને કારણે ઘટાડો પરિબળ લખી રહ્યો નથી મોટા સાંધાને કારણે અને પેકિંગ પ્લેટોને કારણે હું આને બાકાત રાખું છું કારણ કે ઘટાડો પરિબળ એટલે સંયુક્ત લંબાઈ આપવામાં આવી નથી પકડની લંબાઈ આપવામાં આવી નથી તેથી આપણને ખબર નથી કે આપણે ઘટાડવું છે કે નહીં તેથી જ આપણે આ ત્રણ ઘટાડા પરિબળો ને છોડી રહ્યા છીએ હવે અહીં ફરીથી ns 0 હશે તેથી આપણે d ની કિંમત શોધી શકીએ છીએ કારણ કે fub મૂલ્ય 400 વ્યાખ્યાનમૂળ 3 γ mb જે 1 25 છે 1 157 0 છે તેથી આને 29 10 ઘન ન્યૂટન અથવા 29 કિલોન્યુટન મળશે બરાબર તેથી બોલ્ટના નંબરની સંખ્યા કેટલી હશે કારણ કે 150 કિલોન્યુટન એ બળ હતું તેથી જો આપણે બોલ્ટના તાકાત સંખ્યા વડે ભાગીએ તો આપણે 6 શોધી શકીએ છીએ શીયર ના દૃષ્ટિકોણ થી આપણે બોલ્ટની જરૂરી સંખ્યા 6 શોધી શકીએ છીએ હવે જો આપણે બેરિંગ માટે જઈએ તો આપણે ગણતરી કરવી હોય તો બેરિંગ સ્ટ્રેન્થને કારણે Vdpb શોધી શકીએ છીએ તેથી આપણે જાણીએ છીએ કે તે 2 5 kb d t fu γ mb છે બરાબર હવે આપણે kb નું મૂલ્ય શોધવાનું છે હવે આપણે પિચનું અંતર અને એજ નું અંતર યોગ્ય રીતે પ્રદાન કરી શકીએ છીએ આપણે જાણીએ છીએ કે પિચનું લઘુત્તમ અંતર 2 5d છે તેથી આપણે શોધી શકીએ છીએ કે તે 2 5 16 તે 40 આસપાસ હશે અને e 1 5 d0 છે જે બોલ્ટ એજ માટે છે જે 27 ની આસપાસ આવે છે અને જો આપણે હેન્ડ ફ્લેમ કટ એજ ને ધ્યાનમાં લઈએ તો તે 1 7d0 હશે આ કોડલ જોગવાઈમાં આપવામાં આવ્યું છે જે 30 6 એટલે 31 મીમી છે બરાબર તો હવે આપણે kb ની કિંમત શોધી શકીએ છીએ કારણ કે આપણે જાણીએ છીએ કે kb એ e 3d0 છે એટલે કે 31 3 18 અને p 3 d0 ઓછા 0 25 આ બીજું એક છે 400 410 અને 1 અને આમાંથી નાનો 0 57 થશે આ બધાથી નાનું 0 57 બની રહ્યું છે તેથી હવે આપણે Vdpb ની કિંમત શોધી શકીએ છીએ તેથી Vdpb ની કિંમત 2 5 kb ની કિંમત 0 57 થશે અને d t t એ પ્લેટની જાડાઈ છે જે 10 મીમી છે પાતળી પ્લેટની જાડાઈ આપણે ધ્યાનમાં લઈશું અને પછી fu γ mb 10 ની ઓછા 3 ઘાત માં જો હું આવું કરું તો તે કિલોન્યુટનમાં હશે તેથી આ 74 78 કિલોન્યુટન આવી રહ્યું છે એટલે કે Vdpb બોલ્ટની ડિઝાઇન બેરિંગ સ્ટ્રેન્થ 74 78 કિલોન્યુટન આવી રહી છે એટલે કે બોલ્ટ વેલ્યુ બોલ્ટ વેલ્યુની ન્યૂનતમ હશે બે માંથી ન્યૂનતમ હશે જે 29 અને 74 78 કિલોન્યુટન એટલે કે આ બેમાંથી ન્યૂનતમ 29 કિલોન્યુટન હશે હવે તેથી આપણને બોલ્ટની સંખ્યાની જરૂર છે ખરેખર આપણને 5 અથવા 6 મને માફ કરશો 6ની જરૂર છે તેથી આપણે આ રીતે બોલ્ટને બે લીટીમાં ગોઠવી શકીએ છીએ આપણે ગોઠવી શકીએ છીએ જો આપણી પાસે પ્રથમ કિસ્સા માં લેપ જોઈન્ટ હોય તો આપણે અહીં બોલ્ટ આપી શકીએ જેથી છ બોલ્ટ આપણે આ રીતે પૂરા પાડી શકીએ છીએ અને આપણે પ્રદાન કરી શકીએ છીએ કદાચ આ આપણે 31 મીમી આપી શકીએ આ 138 મીમી આવે છે અને આ 31 મીમી આવે છે અને આ આપણે 50 બનાવી શકીએ છીએ 50 બધા મિલીમીટરમાં હોઈ શકે છે કારણ કે આ કુલ 200 મીમી છે પ્લેટની પહોળાઈ 200 મીમી છે બરાબર અને એલિવેશન માં જો તમે જોશો કે બોલ્ટ આ રીતે જોડાયેલા છે તો આ એક લાઈન છે આ બીજી લાઈન છે આ બીજી છે અને એક પ્લેટ 10 મીમી જાડાઈની છે બીજી પ્લેટ 18 મીમી જાડાઈની છે અને દિશા બળ આ દિશામાં છે બરાબર તો આ રીતે આપણે લેપ જોઈન્ટ હેઠળ બોલ્ટ કનેક્શન ડિઝાઇન કરી શકીએ છીએ હવે આપણે બીજા કેસ પર જઈશું બીજો કેસ સિંગલ કવર બટ જોઈન્ટ છે તેથી આ કિસ્સામાં વસ્તુઓ આના જેવી હશે બે પ્લેટ બીજી પ્લેટ આ હોઈ શકે છે આ બે પ્લેટો એક કવર સાથે જોડાયેલ છે તો આપણે અહીં ચોક્કસ બોલ્ટ આપવાના છે અને આપણે અહીં ચોક્કસ બોલ્ટ આપવાના છે તો આ કિસ્સા માટે પણ બોલ્ટ Vdsb ની ડિઝાઇન શીયર સ્ટ્રેન્થ 29 કિલોન્યુટન હશે કારણ કે આ સિંગલ શીયરમાં પણ છે ખરું હવે આપણે Vdpb વેલ્યુ ની ગણતરી કરવાની છે અહીં આપણે 2 5 kb ગણી શકીએ છીએ જો આપણે સમાન પીચ અને એજ અંતરને ધ્યાનમાં લઈએ તો kb ની કિંમત પહેલા જેવી જ હશે તો kb ની કિંમત 0 57 d t fu 10 ની ઓછા 3 ઘાત હું લઈ રહ્યો છું અને 1 25 એ γ mb મૂલ્ય છે હવે યાદ રાખો કે આ 8 મીમી એ કવર પ્લેટની જાડાઈ છે અને જ્યારે આપણે ડિઝાઇન કરવા જઈએ છીએ ત્યારે આપણે પાતળી પ્લેટની જાડાઈ લેવી પડશે તેથી જ 8 મીમીની કિંમત ધ્યાનમાં લેવામાં આવી છે તેથી આ 59 83 કિલોન્યુટન આવી રહ્યું છે અને અહીં પણ બોલ્ટની સંખ્યા 150 29 હશે કારણ કે બોલ્ટની કિંમત 29 કિલોન્યુટન હશે બરાબર બોલ્ટની કિંમત 29 કિલોન્યુટન હશે કારણ કે આ બેમાંથી નાની છે તેથી આપણે બોલ્ટની સંખ્યા શોધી શકીએ છીએ જે 5 1 એટલે કે 6 હશે બરાબર તેથી આ કિસ્સામાં પણ ગોઠવણ સમાન હશે આ કિસ્સામાં ગોઠવણી પણ સમાન હશે અથવા આપણે ગોઠવણી બદલી શકીએ છીએ જેમ કે એજ નું અંતર અને પીચનું અંતર આપણે થોડું ફેરફાર કરી શકીએ છીએ ઉદાહરણ તરીકે કહો કે ચાલો આપણે આને ધ્યાનમાં લઈએ હું જોઈન્ટનો પ્લાન દોરું છું જેથી આપણે આ રીતે પણ બનાવી શકીએ અને પછી આ 50 મીમી છે જો કે આપણે 31 મીમી એજ નું અંતર લીધું છે આપણે થોડું વધારે વધારી શકીએ છીએ 35 તે રૂઢિચુસ્ત બાજુમાં હશે પછી આપણે 65 આપી શકીએ છીએ આ આપણે 65 અને પછી 35 આપી શકીએ છીએ અથવા આપણે 31 પણ આપી શકીએ છીએ ખરું અને જો આપણે બીજી સાઇટ પરથી જોઈએ તો જોઈન્ટનું એલિવેશન આના જેવું હશે જો આ જાડી પ્લેટ હોય અને જો આ પાતળી પ્લેટ હોય તો જો આપણે આની કવર પ્લેટ આપીએ તો સાંધા બને છે એટલે કે સિંગલ કવર સિંગલ લાઇન બટ જોઇન્ટ તો આપણે અહીં દરેક કેસમાં એક જ લાઇનમાં બોલ્ટ આપી રહ્યા છીએ અને પ્લેટો જોડાયેલ છે બરાબર તેથી આ રીતે આપણે બોલ્ટને ત્રણ લાઇનમાં ગોઠવી શકીએ અને આ રીતે બોલ્ટની ગોઠવણી શોધી શકીએ હવે આપણે ત્રીજા કેસ પર જઈશું જે ડબલ કવર બટ જોઈન્ટ છે તો પહેલાના કરતા શું તફાવત હશે કે આ કિસ્સામાં ડબલ કવર બટ જોઈન્ટ છે જેથી આપણે માની શકીએ કે તે વાસ્તવમાં ડબલ કવર બટ જોઈન્ટ તરીકે ડબલ શીયર છે તેથી તે ડબલ શીયર હશે તેથી જો આપણે ધારીએ કે થ્રેડો nn કરતાં શીયર પ્લેન્સમાં છે તો આપણે 2 અને ns ને 0 માની શકીએ તેથી આપણે ડબલ શીયરમાં બોલ્ટની ડિઝાઈનની મજબૂતાઈનું મૂલ્ય શોધી શકીએ છીએ જે આપણે Vdsb બરાબર fub વ્યાખ્યાનમૂળ 3 γ mb nn Anb 0છ તે રીતે શોધી શકીએ છીએ કારણ કે ns 0 બીટા Pkg છે કારણ કે પેકિંગ જરૂરી છે ડબલ કવર બટ જોઈન્ટના કિસ્સામાં બે પ્લેટોની જાડાઈ અલગ અલગ છે અને આપણે બે સાઇટ્સમાં પ્રદાન કરીએ છીએ કવર પ્લેટ પ્રદાન કરી રહ્યાં છે તેથી ત્યાં એક ગેપ હશે તેથી આપણે જે પેકિંગ પેકિંગ પ્લેટ પ્રદાન કરવાની છે તે પ્રદાન કરવી પડશે અને આ પેકિંગ પ્લેટ 18 મિલિમીટર ઓછા 10 મિલિમીટર એટલે કે 8 મિલિમીટર હશે જે 6 મિમી કરતાં વધુ છે તેથી પેકિંગ પ્લેટની જાડાઈ 6 મીમી કરતા વધારે હોવાથી આપણે પેકિંગ પ્લેટ માટે ઘટાડાનું પરિબળ પ્રદાન કરવું પડશે તેથી બીટા Pkg ની ગણતરી કરવી પડશે હવે પેકિંગ પ્લેટને કારણે ઘટાડાના પરિબળ આપણે બીટા Pkg ની ગણતરી 1 ઓછા 0 0125 tPkg તરીકે કરી શકીએ છીએ તેથી આ 1 ઓછા 0 0125 8 છે એટલે કે તે 0 9 આવે છે તેથી આ કેસ માટે ડિઝાઈન શીયર સ્ટ્રેન્થ અગાઉના 400 10 ની ઓછા 3 ઘાત કરતા થોડી ઓછી હશે અને તેને કિલોન્યુટન કરવા માટે 1 25 2 1 57 મને માફ કરશો 157 0 9 આ બીટા Pkg છે તેથી જો આપણે આ મૂલ્ય મૂકીશું તો આપણે 52 21 કિલોન્યુટન શોધીશું આ 29 2 એટલે કે 58 કિલોન્યુટન કરતાં ઓછું છે જો પેકિંગ પ્લેટ્સ આપવામાં ન આવે તો ડબલ શીયરને કારણે બોલ્ટની શીયરિંગ સ્ટ્રેન્થ કરતાં 29 2 એટલે કે 58 કિલોન્યુટન થઈ જશે પરંતુ આપણે પેકિંગ પ્લેટ આપી રહ્યા છીએ જે 6 મીમી થી વધુ છે તેથી આપણે ચોક્કસ રકમ ઘટાડવી પડશે જે બીટા Pkg ના ઘટાડાના પરિબળ તરીકે આપવામાં આવી હતી અને તે મૂલ્ય 0 9 આવી રહ્યું છે તેથી જ 58 ની જગ્યાએ આ 52 21 કિલોન્યુટન આવી રહ્યું છે હવે એ જ રીતે આપણે Vdpb શોધી શકીએ છીએ જે અગાઉના સમાન હશે આ કિસ્સામાં આપણે શોધી શકીએ છીએ કે 2 5 kb સમાન હશે જે 0 57 છે અને d 16 છે અને t પાતળી પ્લેટની જાડાઈ હશે તેથી હવે ડબલ કવર બટ જોઈન્ટ આપવામાં આવ્યું છે એટલે કવર પ્લેટની જાડાઈ 8 2 એટલે કે 16 મીમી અને અન્ય પ્લેટોની જાડાઈ 10 મીમી અને 18 મીમી હશે તેથી પાતળી પ્લેટની જાડાઈ 10 મીમી હશે તેથી જ આપણે 10 પ્રદાન કરીએ છીએ અને જો આપણે fu સાથે ગુણાંક આપીએ અને જો γ mb ની કિંમત આપીએ તો આપણને 74 78 કિલોન્યુટન મળશે તેથી આ કિસ્સામાં બોલ્ટની કિંમત 52 21 કિલોન્યુટન થશે તેથી બોલ્ટની સંખ્યા 150 52 21 2 87 ની જરૂર પડશે જેથી કરીને આપણે બનાવી શકીએ કારણ કે આ ડબલ કવર બટ જોઈન્ટ છે તેથી ઓછામાં ઓછું આપણે પ્રદાન કરવું પડશે એટલે કે આપણે 3 આપી શકતા નથી તેથી આપણે 4 નંબરના બોલ્ટ આપવા પડશે તેથી જો આપણે આ આકૃતિ દોરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે એક આ છે ધારો કે 18 મીમી અને આ 10 મીમી છે અને પછી આપણે કેટલીક પેકિંગ પ્લેટ આપીશું આ 8 મીમીની પેકિંગ પ્લેટ છે આ 10 મીમી છે આ 18 મીમી છે અને આપણે 8 મીમી ની કવર પ્લેટ આપી રહી છે આ 8 મીમી છે બરાબર હવે ઓછામાં ઓછું આપણે અહીં બોલ્ટની એક લાઇન પૂરી પાડવાની છે અને આપણે અહીં બોલ્ટની એક જ લાઇન પ્રદાન કરવી પડશે તેથી જો આપણે આને જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે યોજનામાં તે આના જેવું દેખાશે આ બે પ્લેટો અહીં જોડાઈ રહી છે અને બોલ્ટ અહીં જોડાયેલા છે ચાર નંબરના બોલ્ટ છે તેથી વિગતો આ રીતે કરી શકાય છે કાં તો આપણે આ કુલ 200 મીમી જાડાઈને આવરી લેવા માટે 31 મિલીમીટરને ધ્યાનમાં લઈ શકીએ અથવા આપણે 35 કદાચ 130 અને 35 પ્રદાન કરી શકીએ ખરું અને આ આપણે 65 મીમી કે તેથી વધુ પ્રદાન કરી શકીએ છીએ જે પણ યોગ્ય રીતે આપવાનું હોય તેથી આ બોલ્ટની ગોઠવણી હશે બરાબર હવે આપણે આગળની સમસ્યામાંથી પસાર થઈશું આગામી સમસ્યા એ છે કે આપણી પાસે આ છે કે જો તમે જુઓ કે 10 મીમી જાડાઈની બે પ્લેટો 16 મીમી વ્યાસના બોલ્ટ દ્વારા ટ્રિપલ સ્ટેગર્ડ લેપ જોઈન્ટમાં જોડાયેલ છે સાંધાઓની કાર્યક્ષમતા શોધો તેથી જો આપણે આકૃતિ દોરીએ તો આપણે જોશું કે આ ટ્રિપલ સ્ટેગર્ડ લેપ જોઈન્ટ છે તેથી બોલ્ટ આપણે આ રીતે ટ્રિપલ સ્ટેગર્ડ લેપ જોઈન્ટ આપી શકીએ છીએ તેથી કદાચ આ રીતે આપણે આપી શકીએ અને આપણે જે અંતર આપ્યું છે તે આપી શકીએ આ 25 છે પછી 20 20 20 20 અને આ 25 ખરું અને બે પ્લેટ જોડાયેલ છે તેથી આ એક પ્લેટ છે અને આ બીજી પ્લેટ છે આ પ્લેટની જાડાઈ 10 મીમી અને 10 મીમી છે ખરું કહો કે આ એક બોલ્ટ લાઈન છે આ બીજી બોલ્ટ લાઈન છે આ બીજી બોલ્ટ લાઈન છેખરું હવે ભંગાણ આ દિશામાં આ દિશામાં અથવા આ દિશામાં આવી શકે છે તેથી જો આપણે વિભાગ 1 1 2 2 3 3 બનાવીએ તો આપણે 1 1 પર પ્રથમ ભંગાણ ધ્યાનમાં લેવી પડશે જે આપણે શોધવાનો પ્રયત્ન કરીશું પછી 2 2 ફરીથી જ્યારે 2 2 2 2 સાથે છે જ્યારે તે ફેલ થવા જઈ રહ્યું છે તે લાઇન 1 પર બોલ્ટને ફેલ કરવો પડશે તેથી જ્યારે આપણે 2 2 પર તાકાત શોધવા જઈ રહ્યા છીએ તેનો અર્થ એ કે આપણે 1 1 ભંગાણ તાકાત 2 2 પર બોલ્ટની તાકાત શોધવાની છે તેથી આપણે આ ઉદાહરણમાંથી ક્યારે પસાર થઈશું ત્યારે તે સ્પષ્ટ થશે કે તો પહેલા ચાલો કેસ એટલે સેક્શન 1 1 નો અર્થ 1 1 સાથે જો તે ભંગાણ જાય તો તે કેવી દેખાય છે તે ધ્યાનમાં લઈએ તો ત્યાં પહેલા આપણે એ શોધવાનું છે કે આ સિંગલ શીયરમાં છે તેથી P સિંગલ શીયર જો હું લખું તો સિંગલ શીયરને કારણે Vdsb પહેલાની જેમ 29 કિલોન્યુટન હશે ખરું અને બેરિંગ હશે હું વિગતોમાં નથી જતો કારણ કે આ 29 કિલોન્યુટનની ગણતરી આપણે પહેલાથી 16 મીમી વ્યાસના કેસમાં કરી છે કારણ કે આ એક સિંગલ શીયર છે અને વ્યાસ 16 મીમી વ્યાસ છે તેથી સિંગલ શીયરને કારણે 29 એ સિંગલ શીયર સ્ટ્રેન્થ હશે હવે બેરિંગ Vdpb ફરીથી 2 5 kbdt હશે તેથી અહીં આપણે kbdt fu γ mb છે અહીં kb મૂલ્ય અલગ હશે કારણ કે અહીં e બરાબર 25 મીમી અને p બરાબર 40 મીમી છે બરાબર તેથી આપણે આ સૂત્રમાંથી kb મૂલ્યને ધ્યાનમાં લઈ શકીએ કે જે e 3d0 એટલે કે 25 3 18 પછી p 3d0 ઓછા 0 25 પછી 400 410 પછી 1 આનાથી આટલું નાનું આટલું નાનું મૂલ્ય આવી રહ્યું છે 46 તેથી kb મૂલ્ય આપણે 0 46 તરીકે ગણી શકીએ છીએ તેથી p બેરિંગ આપણે શોધી શકીએ છીએ કે તે કિલોન્યુટન બનાવવા માટે 2 5 0 46 16 10 410 1 25 માં 10 ની ઓછા 3 ઘાત હશે તો આ 60 કિલોન્યુટન આવે છે બરાબર તો શીયરને કારણે બોલ્ટની કિંમત 29 આવે છે અને બેરિંગને કારણે તે 60 આવે છે તેથી આ બેમાંથી નાની બોલ્ટની કિંમત હશે તેથી આપણે બોલ્ટની કિંમત 29 કિલોન્યુટન ગણી શકીએ ખરું તેથી બોલ્ટ વેલ્યુ પર આધારિત જોઈન્ટની મજબૂતાઈ સાંધાની કેટલી મજબૂતાઈ બનશે કારણ કે ત્યાં 7 નંબરના બોલ્ટ છે તેથી આ બોલ્ટ વેલ્યુના આધારે બોલ્ટ વેલ્યુમાંથી જોઈન્ટ ની તાકાત 203 કિલોન્યુટન હશે એટલે કે જો એક સમયે 7 બોલ્ટ અનુભવાય તો એક સમયે 7 બોલ્ટ અનુભવાય છે તો બોલ્ટની મજબૂતાઈ 203 કિલોન્યુટન થઈ જશે ફરીથી હવે આપણે જોઈશું કે જો તે વિભાગ 1 1 સાથે ભંગાણ જાય છે તો તે જોઈન્ટની મજબૂતાઈ શું હશે તેથી વિભાગ 1 1 જો આપણે 1 1 સાથે સાંધાની મજબૂતાઈની ગણતરી કરીએ તો તે 0 9fu b ઓછા n d0 t γ m1 બરાબર γ m1 હશે તેથી હું આ મૂલ્યની ગણતરી કરી શકું છું કે જે 0 9 fu કુલ જાડાઈ 130 અને 1 1 સાથે બોલ્ટની 2 સંખ્યા હતી તેથી 2 18 પછી t 10 મીમી 1 25 10 ની ઓછા 3 ઘાત તે કિલોન્યુટન બનાવવા માટે છે તેથી આ 282 કિલોન્યુટન બની રહ્યું છે બરાબર તેથી 1 1 સાથે જોઈન્ટ ની મજબૂતાઈ 282 કિલોન્યુટન બની રહી છે આગળ આપણે જોઈશું કે જો તે 2 2 સાથે ભંગાણ જાય તો બોલ્ટ નું મૂલ્ય શું હશે એટલે કે 2 2 ની સાથે સાંધાની મજબૂતાઈ કેટલી હશે તે 0 9fu b ઓછા nd0 t γ m1 2Bv બોલ્ટ વેલ્યુ મતલબ 2 નું વ્યક્તિગત બોલ્ટ મૂલ્ય જેનો અર્થ છે કે જ્યારે વિભાગ 2 2 ભંગાણ જશે ત્યારે તેને 1 1 ની સાથે ઝડપી 2 મૂલ્ય સાથે ભંગાણ થવું પડશે અને પછી 2 2 ની સાથે ભંગાણ આ રીતે થશે તેથી આપણે ગણતરી કરીશું 0 9 410 130 એટલે સમાન પ્રક્રિયા ઓછા 3 18 આ કિસ્સામાં બોલ્ટની સંખ્યા 3 10 1 25 10 ની ઓછા 3 ઘાત 2 બોલ્ટની 1 1 સાથે બોલ્ટ મૂલ્ય છે તો આ 282 કિલોન્યુટન આવી રહ્યું છે બરાબર તેથી 2 2 સાથે જોઈન્ટ ની મજબૂતાઈ આપણને 282 કિલોન્યુટન મળી રહી છે તેથી હવે ફરીથી જો તેને 3 3 સાથે ભંગાણ થવું હોય તો તેને ભંગાણ થવું પડશે વિભાગનો અર્થ છે 1 1 સાથે બોલ્ટ અને 2 2 સાથે બોલ્ટ બરાબર તેથી ભંગાણ ની તાકાત 1 1 અથવા 2 2 કરતા ઘણી વધારે હશે તો આપણે સાંધાની તાકાતની ગણતરી કરી શકીએ છીએ તે બધા કરતાં ઓછી હશે એટલે કે 203 પછી 282 અથવા આ મને માફ કરશો આ 282 બરાબર છે તો વાસ્તવમાં 1 1 સાથે સાંધાની તાકાત 277 હતી મેં ગણતરી માં થોડી ભૂલ કરી છે તેથી 277 અને પછી 2 2 સાથે સંયુક્તની મજબૂતાઈ 282 હશે તેથી આ ત્રણમાંથી ઓછી આ ત્રણ હશે એટલે કે 203 તો આ છે અગાઉ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બોલ્ટની ગોઠવણીના સાંધાની મજબૂતાઈ હવે આપણે સાંધાની કાર્યક્ષમતા શોધવાની છે તેથી સાંધાની કાર્યક્ષમતા એટલે નક્કર પ્લેટની મજબૂતાઈ દ્વારા સાંધાને વિભાજિત કરવાની મજબૂતાઈ એટલે કે જો બોલ્ટિંગ કનેક્શન કરવામાં ન આવે તો છિદ્ર દાખલ કરવામાં ન આવે તો તેની મજબૂતાઈ કેટલી હશે તેથી નક્કર પ્લેટની મજબૂતાઈ આપણે પહેલા ગણતરી કરવી પડશે જે 0 9 fu b t γ m1 હશે તેથી જો હું તે મૂલ્ય મૂકું તો હું નક્કર પ્લેટની મજબૂતાઈ શોધી શકું છું આ 384 કિલોન્યુટન આવે છે બરાબર તેથી કાર્યક્ષમતા હું શોધી શકું છું આ 203 384 100 હશે એટલે કે 53 બરાબર તો આ રીતે આપણે જોઈન્ટની કાર્યક્ષમતા જાણી શકીએ છીએ તો આવ્યાખ્યાનઆપણે જે જોયું તે બે ઉદાહરણોમાંથી પસાર થયા એક લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ પર આધારિત હતું અને આપણે શોધી કાઢ્યું કે વિવિધ પ્રકારના લેપ જોઈન્ટ અને બટ જોઈન્ટ માટે જોઈન્ટની મજબૂતાઈ કેટલી હશે જેની આપણે ગણતરી કરી છે પ્રથમ ઉદાહરણ અને બીજા ઉદાહરણમાં આપણે જોઈન્ટની કાર્યક્ષમતાની ગણતરી કરી છે અને કેવી રીતે જોઈન્ટ ફેઈલ થાય છે એટલે કે બોલ્ટના શીયરને કારણે સાંધા એક છિદ્ર તરીકે ફેઈલ થઈ શકે છે અથવા તે કોઈ ચોક્કસ વિભાગ સાથે ફેઈલ થઈ શકે છે તેથી આપણને જુદા જુદા વિભાગમાં અને એક છિદ્ર તરીકે જોઈન્ટની મજબૂતાઈ મળી છે અને આપણે જોઈન્ટ મજબૂતાઈ અને પછી કાર્યક્ષમતા શોધવાનો પ્રયાસ કરીએ છીએ તમારો ખૂબ ખૂબ આભાર